તેથી સમીકરણોની સિસ્ટમ આવે છે કે તેથી મારી પાસે છે am n1Nannk02grmrpnrdrFirm તેથી આ સમીકરણ દ્વારા આપણને Axb ને અનુરૂપ સંપૂર્ણ સિસ્ટમ ના અન્ય સમીકરણો મળશે X એક કોલમ વેક્ટર છે જે a1 થી aN સુધી અને b વિવિધ બિંદુઓ પર ઈનસિડેન્ટ ફીલ્ડ નો કોલમ વેક્ટર છે હવે વેક્ટર પોઇન્ટ્સ Eir1EirN છે તેથી હવે આપણે બધું જાણીએ છીએ જો મારે હવે વધુ જાણવું હોય તો આ અહીંની મારી મૂળ સમસ્યા હતીV1 અને આ અહીંનો કરંટ સ્ત્રોત છે હું અહીં ઊભું છું આ મારું સ્થાન છે તે ક્ષેત્ર શું છે જેને હું માપવા માંગું છું હું લખીશErEirk02V2grrrErdr હવે હું જાણું છું કે આ સત્ય છે હું આ અભિન્ન એકમો ને ઓળખું છું આ અવિભાજ્યો હું જાણું છું હું બધું જાણું છું કારણ કે હું પહેલાના પગલામાં હતો ત્યારે મેં હલ કરી દીધી છે અને તાળો મળી ગયો છે E ડોમેનની અંદર જ આ સંકલન V2 હતું તેથી આ સમગ્ર બાબત પણ જાણીતી છે તેથી જે મને મળ્યું તે છે આ ઘટના સ્કેટરીંગ મને કૂલ સરવાળો આપે છે વિદ્યાર્થી હવે V1 હા આ અભિવ્યક્તિમાં આ અહીંનો સાથી શું છે rV1અને r અલબત્ત સંકલનનો ક્ષેત્ર બતાવવામાં આવે છે અને તે V2બરાબર છે તેથી આ બીજું પગલું છે તેથી આ પગલું 2 હતું અને આપણે અહીં શું કર્યું તે પગલું 1 હતું વિદ્યાર્થી તો પછી આપણે ઇંટીગ્રેશન E ઉપર r એ પ્રાઇમ રાઇટના Ecer W ને પૂછીશું હા rV2 તે બદલાતું નથી વિદ્યાર્થી ઇ 1 તેથી મૂંઝવણ એ છે કે સમીકરણ ખરેખર તે જ છે મારી પાસે પગલું 1 અને પગલું 2 માટે સમાન સમીકરણ છે આ સમીકરણમાં માત્ર એટલો જ તફાવત છે જેનો અર્થ છે કે જે સમીકરણ હું બદલી રહ્યો છું તે જ છે r છે અહીં દેખાય છે અહીં અને અહીં જ્યારે હું હલ કરવા માંગતો હતો ત્યારે આ ક્યારેય બદલાતું નથી Erમારે તેની જરૂર છે તેથી અહીં rV2 તેથી મારે એ ખાતરી કરવી પડશે કે અહીંનો r અને V2 પણ સંબંધિત છે તેથી પગલા 1 માં મેં r નો સંબંધ કર્યો V2 સાથે અને પગલાં 2 માં હું r નો સંબધ છે V1 સાથે કારણ કે તે મારા રસનું ક્ષેત્ર છે પરંતુ આ અંદર ક્યારેય બદલાતું નથીr હંમેશા સંબંધિત છે V2 તેથી હવે હું બધું જ જાણું છું અને હકીકતમાં પગલું 2 નું મૂલ્યાંકન કરવા માટે ત્યાં સિંગયુંલારીટીની કોઈ સમસ્યા નથી કારણ કે r હંમેશાં અહીં બહાર હોય છે તેથી તમે હંમેશાં આ પલ્સથી અંતર જોતા હોવ છો પછી આ પલ્સ પછી આ પછી આ પલ્સ આ સંકલનનો ક્ષેત્ર છે કોઈ સિંગયુંલારીટી નથી વિદ્યાર્થી 0 હોય તો પણ સારું હા જો તમે V2 અંદર મૂકી દો તમે જે સમીકરણો માં છો તેમાંથી એક તમને પાછું મળશે વિદ્યાર્થી હા પહેલેથી જ વપરાયેલ છે તેથી તે ઠીક કરવું એ એક રીડન્ડન્ટ છે તેથી વોલ્યુમ ઇન્ટિગ્રલ ફીલ્ડ આહ હશે તેથી સમીકરણો સમાન પગલું 1 પગલું 2 છે સમીકરણો સમાન છે તેથી તમે જ્યાં પણ r મૂકો ત્યાં તમે ગણતરી કરો છો Eir તે અંદર છે કે કેમ V1 અથવા V2તે એક આંકડાકીય મૂલ્ય છે તેથી કોઈ વાંધો નથી તેથી તે પગલું 1 અને પગલું 2 માં અલગ હશે કારણ કે પગલું 1 r માં V2 સંબંધિત છે તેથી તમે શોધી શકશો કે Ei અંદર V2 મૂકવા થી પગલl 2 માં તમે શોધી શાકશો Ei નિરીક્ષકના સ્થાન પર વિદ્યાર્થી તેથી તેથી અહીં ગ્રીડ વિશે પ્રશ્ન છે તેથી અહીં મારા ગ્રીડ વિશે આ ગ્રીડ વિશે ઝડપી સ્પષ્ટતા કરવી જોઈએ ચાલો આપણે અહીં આ સમીકરણ જોઈએ અને ખાસ કરીને આપણે આ સંકલનને જોઈ રહ્યા છીએ તેથીgrr જ્યારે હું પરીક્ષણ કરું ત્યારે તે આ અભિવ્યક્તિ બની જાય છે આ જ તમે સ્વીકારો છો તો અહીં ગ્રીન ના કાર્યrm અવિરત રાખવામાં આવે છે કારણ કે સંકલનના ક્ષેત્રનો અર્થ એ છે કે સંકલનના ચલ એ મારો મુખ્ય સંકલન છે તેથી rm અહીં નિશ્ચિત છે r માટેના સારાંશને બ્રેકઅપ પર ચલાવવાની મંજૂરી છે તેથી બીજા પછી 1 પલ્સ જ્યારે હું લઉં ચાલો આપણે અહીં 6 મી પલ્સ કહીએ r આ પલ્સ પર બદલાય છે તેથી ત્યાં ચિંતા કરવાની કોઈ એકલતા નથી તેથીgrmrrm નિશ્ચિત છે rઆ પલ્સ ઉપર અલગ છે કોઈ સમસ્યા નથી હું આની ગણતરી કરું છું પરંતુ આ સારાંશ બધા ઉપર જાય છે તેથી કોઈક સમયે તે પલ્સ નંબર 1 પર પાછા આવશે જ્યાંrm અથવા r1 રહે છે વિદ્યાર્થી તો r એકજ ફરી શકે અથવા ચોક્કસ રહી શકે તેવો મહત્વ નો પલ્સ છે r સમગ્ર V2પર ફરી શકે છે પરંતુ સંપૂર્ણ V2 વહેંચાઈ ગયા હતા તેથી મારે પલ્સ દ્વારા પલ્સ જવું છે તે આ રીતે હું આને વિભાજીત કરું છું આ છેલ્લી સ્લાઇડ છે તેથી હા તેથી પગલું 2 વિદ્યાર્થી હા પછી જ્યારે તમે અભિન્ન ગણતરી કરો વિદ્યાર્થી તેથી તેથી અહીં બરાબર અહીં છે જ્યાં આપણે બદલીશું Ern1Nanpnr હવે આ જાણીતું છે વિદ્યાર્થી તેથી મૂળભૂત રીતે પછી તમે જાણી શકો છો નવા ભાગ પર લેવા આ પછી કોઈપણ તબક્કે તમે જાણી શકો છો Er કોઈપણ બિંદુએ વિદ્યાર્થી તો અમે એસેમ્બલી કહીએ છીએ સ્કવેર ઇન્ટિગરટેડ તેથી તમે સમાન સ્ક્વેર ગ્રીડ ચોરસથી વર્તુળનો ગ્રીડ નો ઉપયોગ કરો છો તમે જ્યાં પણ આ ઈન્ટિગ્રરલ મૂલ્યાંકન કરશો ત્યાં ફેરફાર કરશો નહીં નિરીક્ષકના સ્થાનમાં ફેરફાર થતાં જ તે બદલાય છે તે આ ગ્રીનનું કાર્ય છે ફક્ત તે જ તમારે બદલવા દે છે વિદ્યાર્થી અરે વાહ અને તે સરસ છે ચી તેઓ બદલાશે નહીં ચી ડોમેનની છે તેથી અમે તેના જ નોનઝેરો V2માં જ રહીશું તેથી આપણે તે જ રહીશું જે આ અભિવ્યક્તિમાં r પર નિર્ભર છે તે જ વસ્તુને બદલી રહી છે તે આ વ્યક્તિ છે વિદ્યાર્થી તે મારો મતલબ જ્યારે આવે છે હા તેથી જ મારો મતલબ અંદર આવે છે વિદ્યાર્થી અલ્પવિરામ r ના તેથી અહીં આ ρrm r મેં અભિન્ન મૂલ્યાંકન કર્યા પછી તે બહાર આવ્યું છે mnઆ બરાબર છે આ અત્યારે અહીં સંકલન છે r વિવિધ છે જમણું અને હું એક નવા સ્કેલર ચલમાં મધ્યવર્તી મેં તેને બોલાવ્યું તેથી આ આ બન્યું વિદ્યાર્થી તો અહીં n ઓળખાય છે પછી એ n જાણીતા છે તેથી હું આને શરતોમાં લખી શકું છું rdrdθ અને પછી રૂપાંતરિત થાય છે ρdρdθ યાદ રાખો અહીં આ વેક્ટર છે તેથી 2 પરિમાણીય સંકલન મેં તોડ્યું છેતે નીચે 2 સ્કેલેર શબ્દોમાં છે અને ધ્રુવીય કોઓર્ડિનેટ્સમાં કોઈ સંકલનની મર્યાદા સમાન હોતી નથી તે અનુલક્ષીને કઈ હોય અને કેમ કે આખી પ્લસ ઉપર એકીકૃત થવું પડે તેથી જ્યારે અહીં જુઓ rmકોન્સટન્ટ રાખવામાં આવે છે ખરું ને વિદ્યાર્થી તો r અમે તે લખી છે હા જોઉં છું તેથીr તેથી અહીં એવું લાગે છે કે હું સમાન પલ્સ પર સંકલન કરી રહ્યો છું પણ હું કઈ પલ્સ છું તેના આધારે ત્યાં એક સેટ હશે વિદ્યાર્થી તે બેસેલ ફંક્શન ની અંદર સેટ થવું જોઈએ તે બેસેલ ફંક્શન ની અંદર જ ઑફસેટ થવું જોઈએ તેથી તેનો અર્થ થાય છે તેથી તેનો અર્થ અહીં છે વિદ્યાર્થી હા તેથી તમે વિચારી શકો છો rrnρ તેના જેવું કંઇક તેથી તે મધ્યવર્તી પગલાંઓ જે અમે વચ્ચે છોડી દીધા છે તો ચાલો આ સંદર્ભો છે કે આપણી પાસે આ છે ખાસ કરીને પીટરસનનો chapter 5 પ્રકરણઆ પુસ્તક ખૂબ સરસ પુસ્તક છે સપાટીનું અભિન્ન આપણું પ્રકરણ 8 હતું અને મૂળ સિદ્ધાંત માટે આપણે આ કેસોનો ઉલ્લેખ કરીએ છીએ